આના પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે વિશ્લેષણો ને સમજવા વિશ્લેષણની મૂળભૂત બાબતો મશીન લર્નિંગની મૂળભૂત બાબતો મશીન લર્નિંગ કેવી રીતે પોતાની સ્થિતિ ડીપ લર્નિંગ સાથે બનાવે છે આર્ટીફિશિઅલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ અને તેનાથી વધુને ધ્યાનમાં રાખીને વાત કરી હતી તેથી આ તે મૂળભૂત રીતે વિશ્લેષણો છે તેનો અર્થ એ કે આપણી પાસે ડેટા છે અને આપણે ડેટામાંથી અર્થ કાઢવો પડશે આપણે ડેટામાંથી ઈન્ટેલિજન્સ મેળવવી પડશે જે ઈન્ટેલિજન્સ જે ડેટાની અંદર રહેલી હોય છે તે ઈન્ટેલિજન્સ મેળવવા માટે આપણે આ બધી મશીન લર્નિંગ ડીપ લર્નિંગ એઆઇ તકનીકો અને તેનાથી વધુનો ઉપયોગ કરવાની જરૂર પડશે પરંતુ સવાલ એ છે કે તમે ડેટા ક્યાં સ્ટોર કરો છો એક વસ્તુ ડેટા સ્ટોર કરવાની છે ડેટાની પ્રક્રિયા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે કેવી રીતે અને ક્યાંથી મેળવવાના છો તમે તેને કેવી રીતે પ્રાપ્ત કરવા જઇ રહ્યા છો તમે તેમાં કેવી રીતે એક્સેસ મેળવશો આ ડેટા કેટલો ઉપલબ્ધ કરાવવામાં આવશે તમારે તેના માટે કેટલું ચુકવવું પડશે તમે ક્યારે ખરીદો છો તમે તે ખરીદો છો કે નહીં જેથી હું કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવા વિશે હું વાત કરી રહ્યો છું તે એક પડકાર છે જેથી અહીં આ ક્લાઉડ કમ્પ્યુટિંગ તકનીકની દરખાસ્ત કરવામાં આવી છે તેથી આ એક તકનીક છે જે હવે ખૂબ પ્રખ્યાત થઈ છે જેથી આજકાલ લોકો ઓછા થઈ ગયા છે આમાંના મોટાભાગના સંગઠનો વ્યવસાયો તેઓએ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવાનું ઓછું કરી દીધું છે પરંતુ આમાંના ઘણાં ઓનલાઇન કમ્પ્યુટેશનલ સંસાધનોની મદદ લઈ રહ્યા છે જે સબ્સ્ક્રિપ્શન મોડલ્સ દ્વારા ઉપલબ્ધ છે જેથી તમે નોંધણી કરાઈ શકો છો તમે મૂળભૂત રીતે આ કોઈપણ કોમ્પ્યુટેશનલ પ્લેટફોર્મ્સ પર જાતે નોંધણી કરાવી શકો છો તમે આ પ્લેટફોર્મ્સ પર નોંધણી કરી શકો છો અને તમે જે ઉપયોગ કરી રહ્યા છો તેના માટે ચૂકવણી કરો છો અને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો તેથી તમારે શું આવશ્યક છે શું તમારી પાસે હાલમાં એક દૃશ્ય છે જેમા તમારે કેટલીક કમ્પ્યુટીંગ કરવાની જરૂરિયાત હોય તો તમારે ખરેખર સર્વર કમ્પ્યુટર અથવા હાઇ એન્ડ મશીન અથવા બીજું ગમે તે ખરીદવાની જરૂર નથી કેમ કે આજકાલ મોટાભાગના કિસ્સાઓમાં મૂળભૂત રીતે આપણે ઓનલાઇન કોમ્પ્યુટેશનલ સંસાધનો માટે નોંધણી કરાવી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ જેથી આ પછીની થોડી ક્ષણોમાં તે સ્પષ્ટ થઈ જશે પરંતુ ચાલો વસ્તુઓની સમગ્ર સમજણ મેળવવાનો પ્રયાસ કરીએ તેથી આપણે કઈ કરીએ તે પહેલાં તેથી હું હમણાં જ તમને આઇઆઇઓટી અને ઉદ્યોગ 4 0 ની દ્રષ્ટિએ જે આપણી પાસે છે તેનું પુનરાવર્તન કરાવવા માંગતો હતો આપણે સેન્સિંગ કમ્યુનિકેશન નેટવર્કિંગ અને કોમ્પ્યુટિંગ વિશે વાત કરી આ તે કમ્પ્યુટિંગ છે જે મૂળભૂત રીતે ક્લાઉડ તકનીકોને આકર્ષિત કરે છે કે જેથી ક્લાઉડ વ્યવસાય પ્રક્રિયાઓને વધુ સરળ બનાવે છે અને વધુ કાર્યક્ષમ અને શક્તિશાળી અને સસ્તી પણ બનાવે છે જેથી આ ક્લાઉડ તકનીકો સહાયક બને છે તેથી જ્યારે આપણે ડિજિટાઇઝેશન વિશે વાત કરીએ છીએ તેથી ડિજિટાઇઝેશન પ્રક્રિયામાં આઇઆઇઓટીના સંદર્ભમાં ડેટા મેનેજમેન્ટ સંપત્તિના ડેટા મેનેજમેન્ટનું સંપાદન સંસાધનોનું મેનેજમેન્ટ જ્ઞાન મેનેજમેન્ટ અને તેનાથી વધુ શામેલ છે તેથી આઇઆઇઓટીના સંદર્ભમાં આપણે આવશ્યકપણે કોઈ દૃશ્ય વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં આપણે ડેટાના વોલ્યુમ વિશે વાત કરી રહ્યા છીએ જે મોટા વેગમાં આવે છે અને તેમની પાસે અન્ય વિવિધ લાક્ષણિકતાઓ પણ છે અને આ ટાઇમ સિરીઝ ડેટા વિવિધ ક્ષેત્ર ઉપકરણો જુદા જુદા મશીનો જુદા જુદા આઇઓટી ઉપકરણો અને તેનાથી વધુ પરથી આવતા હોય છે જેને પ્રક્રિયા કરીને સંગ્રહિત કરવું પડશે અને તેનાથી વધુ તેથી તમે કેવા પ્રકારના ડેટાને કેવી રીતે સંચાલિત કરો છો ત્યાં જ આ ક્લાઉડ જરૂરી બને છે તેથી ક્લાઉડ તકનીકો તમને વિશાળ પ્રમાણમાં ડેટાને સંચાલિત કરવામાં મદદ કરશે એકલુ ક્લાઉડ નહીં ક્લાઉડ વિવિધ ડેટા મેનેજમેન્ટ તકનીકીઓ સાથે જે આપણે આપણા વિશ્લેષણાત્મક પ્રવચનોમાં પહેલેથી જ વાત કરી છે તેથી ક્લાઉડ સંગ્રહ અને પ્રક્રિયા માટે તમને મદદ કરશે તેનો અર્થ એ કે તે વિવિધ કોમ્પ્યુટેશનલ જોબ્સ ચલાવશે અને તે માટે આપણે ખરેખર ખૂબ મોંઘા કમ્પ્યુટર ખર્ચાળ સર્વર ખરીદવાની જરૂર નથી અને આ રીતે આપણે ફક્ત પોતાને કેટલાક ઓનલાઇન ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર માં લોગ ઇન કરી શકીએ છીએ અને આપણે સિસ્ટમને હૂક કરી શકીએ છીએ જે મૂળભૂત રીતે જુદા જુદા આઈઓટી ઉપકરણોનું સંયોજન જે ક્લાઉડ પર ઘણો ડેટા ફેંકે છે અને આ ક્લાઉડ બાકીનું કામ કરે છે તેથી ડેટાની પ્રકૃતિ કે જેની આપણે આઇઆઇઓટી માં વાત કરી રહ્યા છીએ તે છે તે અનસ્ટ્રકચડ અનઓર્ગેનાઝડ ડેટા છે જે રિલેશનલ ટેબલ્સ ના રૂપમાં સંગ્રહિત કરી શકાતા નથી ડેટા જે વિવિધ મશીનોમાંથી આવે છે જેમકે સેન્સર ડેટા એક્ચ્યુએટર ડેટા અને તેથી વધુ ડેટા જે આવે છે વિવિધ ભિન્ન ભિન્ન વિજાતીય મશીનોમાંથી ડેટા જ્યાં ડેટાની ગુણવત્તા સમય સાથે બદલાય છે જેથી ક્લાઉડની જરૂર છે અને આ કારણો છે કે શા માટે ક્લાઉડની જરૂર પડે છે પ્રથમ વસ્તુ એ છે કે ક્લાઉડ મૂળભૂત રીતે તમને ઉચ્ચ કોમ્પ્યુટેશનલ ગતિ ડેટા મોનિટરિંગ અને વિશ્લેષણો માટે એક પ્લેટફોર્મ આપે છે બીજો ફાયદો એ છે કે ક્લાઉડથી ખૂબ જ સરળ રીતે મોટા પ્રમાણમાં ડેટા સંગ્રહ કરવો શક્ય બને છે ત્રીજું સ્કેલેબિલીટી અને સર્વિસની સુરક્ષા છે તેથી મૂળભૂત કારણ એ છે કે ત્યાં એક અલગ ક્લાઉડ સર્વિસ સ્ટેશન એક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર છે જેની પોતાની જુદી જુદી પ્રક્રિયાઓ છે તેથી જો એક સીપીયુ નિષ્ફળ જાય તો પણ ત્યાં અન્ય સીપીયુ છે જે તેનું કામ લઇ લેશે જેથી તે સ્કેલેબલ અને વિશ્વસનીય અને સલામત ક્લાઉડ આધારિત સર્વિસ છે તેથી સુરક્ષા ભાગ મને તે સલામતી અને ગોપનીયતા કહેવા દો જેની સામે ઘણા બધા પ્રશ્નો છે તેથી કેટલાક લોકો માને છે કે મૂળભૂત રીતે તમારા ડેટાને સુરક્ષિત રાખવા અથવા ડેટાની ગોપનીયતા પ્રદાન કરવા માટે ક્લાઉડ એ સારું પ્લેટફોર્મ નથી કારણ કે લોકોને એમ લાગે છે કે તમે નથી જાણતા કે તમારો ડેટા ક્યાં સંગ્રહ કરવામાં આવશે તેના પર પ્રક્રિયા કરવામાં આવશે અને તેનાથી વધુ વિશ્વમાં ક્યાંય પણ તે કામ થઈ શકે છે અને તમે તે નથી જાણતા કારણ કે કેટલાક લોકોને ડેટા સુરક્ષા વિશે ઘણી ચિંતાઓ છે ડેટાની ગોપનીયતા અને તેનાથી વધુ પરંતુ સામાન્ય રીતે લોકો માને છે કે ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ એ વિશ્વસનીય પ્લેટફોર્મ સ્કેલેબલ પ્લેટફોર્મ અને ડેટા સંગ્રહિત કરવા અને સંચાલિત કરવા માટેનું સુરક્ષિત પ્લેટફોર્મ છે અને ક્લાઉડ સાથેના ડેટાના સંપાદનને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે તેથી આપણે આગળ જતા પહેલાં ચાલો આપણે થોડી વધુ વિગતમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે વાત કરી લઈએ તેથી ક્લાઉડ તમારી હાઈ એન્ડ કોમ્પ્યુટેશનલ જોબ્સ સાઇન્ટિફિક જોબ્સ અને તેથી વધુ ચલાવવા માટે યોગ્ય છે વ્યવસાયિક કામગીરી માટે ક્લાઉડ મદદગાર થશે તેથી મૂળભૂત રીતે ક્લાઉડ ક્યા ક્યારે અને કયા સોલ્યુશન્સ ઓફરિંગ્સ અને વિવિધ પ્રકારનાં સ્ટોરેજ એક્સેસસ્ટોરેજ એકસેસ કમ્પ્યુટેશનલ પાવર સોફ્ટવેર પ્લેટફોર્મ પર અને તેનાથી વધુ જરૂરિયાતને પૂર્ણ કરે છે સુસંગત વિસ્તૃત કરી શકાય તેનું સમર્થન એનો અર્થ એ છે કે તે સ્કેલેબલ અને સંકલિત વ્યવસાય મોડેલ છે તેથી મૂળભૂત રીતે વિસ્તૃત એટલે શું જો તમારી જોબ્સના કેટલાક ભાગ માટે વધુ સ્ટોરેજની જરૂર હોય જે ખૂબ જ સરળતાથી વિસ્તૃત થઈ શકે તમે જે પણ તમારી વધારાની જરૂરીયાત હોય તે માટે તમે નોંધણી કરી શકો છો અને આપમેળે એ રીતે મળી જશે અને તમે તે સર્વિસીસ મેળવી શકો છો ક્લાઉડ પ્લેટફોર્મ્સ હાલના મોબાઇલ ઉપકરણો દ્વારા આધારભૂત છે જે ક્લાઉડને ખૂબ આકર્ષક બનાવે છે તેથી હું આગળ જતા પહેલાં હું ખાતરી કરવા માંગું છું કે તમે ક્લાઉડની ઉપયોગિતાને સમજો ક્લાઉડ શા માટે લોકપ્રિય છે ક્લાઉડ શા માટે જરૂરી છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ આ શુ છે હું કહીશ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ એ યુટિલિટી સર્વિસીસ તરીકે રજુ કરેલ કમ્પ્યુટીંગ છે જેથી કમ્પ્યુટીંગ એ યુટિલિટી સર્વિસીસ તરીકે પ્રદાન કરવામાં આવે છે એનો અર્થ શું થાય છે આપણે વિવિધ યુટિલિટી સર્વિસીસ જેમ કે વીજળી યુટિલિટી સર્વિસીસ જેમ કે પાણી અને એલપીજી જોડાણ જેવી ઘણી અન્ય વિવિધ યુટિલિટી સર્વિસીસ વિશે આપણે જાણીએ છીએ જેથી આ બધી જુદી જુદી યુટિલિટી સર્વિસીસ વીજળી પાણી અથવા એલપીજી જોડાણ જે આપણે ઘરે થાય છે તે એ છે કે બલ્બ લાઇટ ચાલુ કરવા આપણા એર કંડિશનર ચલાવવા આપણા પંખાઓને ચલાવવા વધુ આવશ્યક છે તેથી આપણી પાસે આ આવશ્યકતાઓ છે જેના માટે આપણને વીજળીની આવશ્યકતા છે પરંતુ તે વીજળી આપણે ખરેખર જાતે ઉત્પન્ન કરવાની હોતી નથી તેથી આપણે જે કરી રહ્યા છીએ તે છે કે ત્યાં વીજળી સર્વિસ પ્રોવાઇડર છે અને આપણે આપણી વીજળી સર્વિસીસ વીજળી સર્વિસ પ્રોવાઇડરો સાથે નોંધણી કરવાની હોય છે સર્વિસ પ્રોવાઇડર તે દૂરથી આ જોડાણ આપશે આપણા સંભવિત ઘરો અથવા કચેરીઓ માટે ભૌતિક ઇલેક્ટ્રિક જોડાણ હોવાની આવશ્યકતા છે પરંતુ જે થાય છે તે એ છે કે વીજળી સર્વિસ પ્રોવાઇડર દૂરથી વીજળી મોકલશે અને આપણે આ વીજળી માણી શકીએ છીએ તેથી આપણે જોઈએ એટલા બલ્બ ચલાવી શકીએ છીએ આપણે જોઈએ તેટલા બલ્બને પ્રકાશિત કરી શકીએ છીએ આપણે જોઈએ તેટલા એર કંડિશનર ચલાવી શકીએ છીએ અને આ રીતે વધારે આપણને એ ચિંતા છે કે વીજળી ખૂટી પડશે કે કેમ જો આપણી પાસે વીજળીની વધારે જરૂરિયાતો હોય તો આપણે વધુ ચલાવતા રહીએ છીએ આપણે ચિંતા નથી કરતા કે આપણી પાસે બહુ ઓછી વીજળી છે અને આપણે વધુ ચલાવવા માંગતા નથી તેથી તે સર્વિસ તરીકેની ઉપયોગિતા છે અને તેના વિશેની સુંદરતા એ છે કે આપણે જોઈએ તેટલા જ વીજળીના યુનિટનો આનંદ માણીએ છીએ અને આપણે જેટલા વીજળીના યુનિટનો ઉપયોગ કર્યો છે તેટલું જ બિલ આવશે તેથી ઉપયોગ દીઠ ચૂકવણી નો ખ્યાલ આ તમામ યુટિલિટી સર્વિસીસ માં લાગુ પડે છે તેથી મેં વીજળીનો કેસ લીધેલ જે પાણી માટે પણ લાગુ પડે છે તેથી પાણી વીજળી અને અન્ય ઘણી વિવિધ સર્વિસીસ મૂળભૂત રીતે વપરાશના ઉપયોગ દીઠ ચૂકવણીનું પાલન કરે છે કારણ કે આપણી પાસે મીટર છે આપણને મીટર સર્વિસ મળી રહી છે અને આપણી પાસેનાં જોડાણનાં મીટરનાં એકમોની સંખ્યાના આધારે આપણને બિલ આપવામાં આવે છે આ જ ખ્યાલને આગળ વધારવામાં આવ્યો લોકોએ વિચાર્યું કે જો વીજળી યુટિલિટી તરીકે પ્રદાન કરી શકાય છે જો પાણી યુટિલિટી તરીકે પ્રદાન કરી શકાય છે તો લોકો વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે વગેરેની ચિંતા કર્યા વગર સર્વિસો માટે નોંધણી કરી શકે છે અને તેઓ જેટલા વીજળીના યુનિટનો ઉપયોગ કરે છે અથવા તેઓ ઉપયોગમાં લઇ રહ્યા છે તે અન્ય યુટિલિટીના આધારે બીલ આપવામાં આવે છે તો આપણે કમ્પ્યુટીંગમા આવું સમાન મોડેલ કેમ અપનાવી શકતા નથી તેથી સામાન્ય રીતે શું થતું હતું કે જો તમારી પાસે વિશાળ કોમ્પ્યુટેશનલ જોબ્સ છે અથવા કંઈક એવું કે તમારી પાસે જુદી જુદી કમ્પ્યુટેશનલ આવશ્યકતાઓ હોય તો તમારે બજારમાં જવું પડે તમારે વિવિધ ઉપકરણો ખરીદવા પડે મોટા સર્વર્સ તમારે ખરીદવા પડે તેમને ખરીદવા તમારે પૈસા ચૂકવવા પડે અને પછી તેમને સ્થાપિત કરો અને પછી તમે તે ઉપકરણોનો ઉપયોગ કરી શકો છો તેથી મૂળભૂત રીતે તે વ્યવસાયની આવશ્યકતાઓમાં વિલંબ કરે છે વ્યવસાયિક પ્રક્રિયાઓમાં વિલંબમાં થશે બીજી વસ્તુ એ થશે કે તમારે આ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણુ બધૂ સ્પષ્ટ રોકાણ કરવું પડશે ત્રીજી વસ્તુ એ છે કે જો તમારી પાસે વધુ આવશ્યકતાઓ હોય તો તમે તેને આગળ વધારી શકતા નથી તેથી એક દૃશ્યની કલ્પના કરો કે કમ્પ્યુટીંગ માટે કોઈ સર્વિસ પ્રોવાઇડર છે તમારી પાસે કમ્પ્યુટીંગ સર્વિસ પ્રોવાઇડર છે જેને હવે આપણે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર કહીશું તેથી આ કમ્પ્યુટીંગ સર્વિસ પ્રોવાઇડર તમને ઓનલાઇન નોંધણી દ્વારા આ બધા સંસાધનો આપશે અને ઓનલાઇન દ્વારા મૂળભૂત રીતે તમે વિવિધ પોર્ટલોમાં લોગઇન કરી શકો છો અને તમારી ચોક્કસ આવશ્યકતાઓને આધારે તમારી કોમ્પ્યુટેશનલ જોબ્સ ચલાવવા માટે સમર્થ થશો આ મૂળભૂત રીતે ક્લાઉડ તકનીકનો ખ્યાલ છે કમ્પ્યુટીંગ એ યુટિલિટી તરીકે ક્લાઉડ વિશે વાત કરે છે અને તમે મૂળભૂત રીતે આ પ્રકારના મોડેલમાં જરૂરિયાતવાળા ગણતરીના સંસાધનોનો આનંદ લઈ શકો છો જો શરૂઆતમાં તમારી પાસે ઓછા સંસાધનો છે અને જો તમારી પાસે શરૂઆત કરવા માટે ઓછા સંસાધનોની આવશ્યકતાઓ હોય તો તમે તેનો ઓછો ઉપયોગ કરો અને જો તમારી પાસે વધુ આવશ્યકતાઓ હોય તો તમે વધુ ઉપયોગ કરો તેથી તમે મૂળભૂત રીતે તે એક સ્થિતિસ્થાપક પ્રકારનું મોડેલ તમારી આવશ્યકતાઓને આધારે કરી બનાવી શકો છો કે જેનાથી તમે આવશ્યક સંસાધનોની સંખ્યાને વિસ્તૃત અથવા ઘટાડી શકો છો અને તે મુજબ તમારે ગણતરીના સંસાધનોના વપરાશના એકમો માટે ચૂકવણી કરવી પડશે તેથી આ મૂળભૂત રીતે સંપૂર્ણ વિચાર અથવા વાર્તા છે ક્લાઉડ કમ્પ્યુટિંગની અને તેનો વિકાસ કેવી રીતે થયો છે અને ક્લાઉડ કમ્પ્યુટિંગના ફાયદા શું છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગમા ક્લાઉડનાં જુદાં જુદાં મોડેલો છે ત્યાં જુદા જુદા મોડેલો છે તેની શરૂઆત ત્રણ જુદા જુદા મોડેલોથી થઈ છે તેથી ભલે તે ઘર હોય હોસ્પિટલો ફેક્ટરીઓ હોય અથવા ક્લાઉડના રૂપમાં જુદા જુદા કોમ્પ્યુટેશનલ સંસાધનો અને તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેનો અર્થ એ છે કે કોમ્પ્યુટેશનલ સંસાધનો સીપીયુ સ્ટોરેજ નેટવર્ક રૂપમાં કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનાથી વધુ તેથી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પ્યુટિંગ સંસાધનો છે પછી તમારી પાસે પ્લેટફોર્મ સંસાધનો છે જે મૂળભૂત રીતે વિકાસ પ્લેટફોર્મ મિડલવેર સર્વિસીસ ડેટાબેઝ રનટાઈમ અને વગેરે પ્લેટફોર્મ સંસાધનો છે અને અન્ય સંસાધનો મૂળરૂપે એપ્લિકેશન સંસાધનો અથવા સોફ્ટવેર છે જ્યાં આપણે વિવિધ સોફ્ટવેર પરફોર્મિંગ મોનિટરિંગ નિર્ણય લેવાનું વિશ્લેષણો આગાહીઓ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ તમામ ગણતરીના સંસાધનો સોફ્ટવેર પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપયોગ દીઠ ચૂકવણી પર ઉપલબ્ધ કરી શકાય છે તેથી હવે હું આ બધા ક્લાઉડ મોડેલો અને સર્વિસીસ વિશે વાત કરી રહ્યો છું જેથી શરૂ કરવા માટે ત્યાં ત્રણ મૂળભૂત સર્વિસીસ હતી એક છે સાસ સોફ્ટવેર એઝ એ સર્વિસ પછીની એક પાસ છે જે પ્લેટફોર્મ એઝ એ સર્વિસ અને ત્રીજી એક આઇએએએસ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ છે સોફ્ટવેર એઝ એ સર્વિસમાં મૂળભૂત રીતે આપણે વેબ અથવા પ્રોગ્રામિંગ ઇંટરફેસ સાથેની ઔદ્યોગિક એપ્લિકેશનો વિશે વાત કરી રહ્યા છીએ અને તે ઉદ્યોગોના ગ્રાહકોની આવશ્યકતાઓને આધારે ત્યાં વિવિધ સોફ્ટવેર છે જેની નોંધણી કરી શકીએ છે અને તે અંતિમ ઉત્પાદન માટે સર્વિસ કરશે તેથી આ સોફ્ટવેરને આ વિવિધ વિકાસ અથવા વિવિધ ઉપયોગ માટે ઉપલબ્ધ કરી શકાય છે અને તેથી મૂળભૂત રીતે આ સોફ્ટવેરની દરેક વસ્તુ સર્વિસ તરીકે આ સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર દ્વારા સંચાલિત થાય છે જેથી ત્યાં સર્વિસ પ્રોવાઇડર હોવો જોઈએ કે જે આ બધી સર્વિસીસ પ્રદાન કરે છે અને તે મૂળરૂપે આપણે જે કંઈપણ વાપરી રહ્યા છીએ તેના માટે આપણને બિલિંગ કરે છે ઓંદ્યોગિક ડોમેનનાં ઉદાહરણો જેવા કે ઇન્ડસ્ટ્રિયલ મશીનરી કેટેલિસ્ટ કે જે સિમેન્સ દ્વારા વિકસાવવામાં આવી છે તે ઓંદ્યોગિક ઉપયોગ માટે સાસ ક્લાઉડ છે ઇન્ડસ્ટ્રિયલ મશીનરી કેટેલિસ્ટ એ સિમેન્સના સાસ ક્લાઉડનું નામ છે પ્લેટફોર્મ એઝ એ સર્વિસ જેમ આ નામ સૂચવે છે કે આ સર્વિસ ઉદ્યોગોને ડેવલપમેન્ટ પ્લેટફોર્મ આપે છે જે કોઈપણને ડેવલપમેન્ટ પ્લેટફોર્મ આપે છે પરંતુ ઔદ્યોગિક સંદર્ભમાં મૂળભૂત રીતે ઉદ્યોગોને જેથી આ ગ્રાહકો પાસે તેમની પાસેની એપ્લિકેશનો અને પર્યાવરણ ગોઠવણી પર નિયંત્રણ છે જેથી અહીં વિવિધ પ્લેટફોર્મ સર્વિસીસ ઉપલબ્ધ છે અને તેથી ડેવલોપર્સ ખાસ કરીને ડેવલોપર્સ ત્યાં ઉપલબ્ધ કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં રસ દાખવી શકે છે અને તેઓને ખરેખર પ્લેટફોર્મ પર જમાવટ કરવાની જરૂર રહેતી નથી બધું ઓનલાઇન એક્સેસ દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ છે તે અને તેઓ તેનો ઉપયોગ શરૂ કરી શકશે ઔદ્યોગિક સેટિંગ્સમાં કેટલાક દાખલાઓ જેવા કે પ્રિડિક્સ જી ઇમાંથી હનીવેલ તરફથી સેન્ટિઅન્સ સિમેન્સ તરફથી માઇન્ડસ્ફિયર અને કેટલાક ઔદ્યોગિક આ કેટલાક ઔદ્યોગિક પાસ ક્લાઉડ પ્રોવાઇડરો છે કમ્યુલોસિટી બોશ આઇઓટી કેરિયટ જેવા સોફ્ટવેર જે વિવિધ આઇઓટી ઉદ્યોગો માટે પ્લેટફોર્મ એઝ એ સર્વિસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ અહીં આપણે વાસ્તવિક કોમ્પ્યુટેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેનાથી વધુ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અહીં આપણે આ કમ્પ્યુટેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરેજ કમ્પ્યુટર્સ અને નેટવર્ક વગેરે બનાવવાની વાત કરી રહ્યા છીએ ગ્રાહકોને તેમની આવશ્યકતાઓના આધારે સર્વિસો તરીકે રજુ કરીએ છીએ તેથી મૂળભૂત રીતે કેટલાક ઉદાહરણો જેવા કે માઇક્રોસોફ્ટ એઝ્યુર ગૂગલ કોમ્પ્યુટ એન્જિન આઇબીએમ સ્માર્ટક્લાઉડ રેકસ્પેસ ઓપન ક્લાઉડ એમેઝોન વેબ સર્વિસીસ જે મૂળ રૂપે સંયુક્ત પ્લેટફોર્મ છે જેમાં તેની પાસે આઈએએએસ છે અને કેટલાક અન્ય સર્વિસ મોડેલો પણ એમેઝોન વેબ સર્વિસીસમાં લાગુ કરવામાં આવ્યાં છે અને તેનાથી વધુ તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ મોડેલોના આ વિવિધ પ્રકારો છે તેઓ જે સર્વિસ ઓફર કરે છે તેનાં આનાં કેટલાક ઉદાહરણો છે તેથી આ જુદા જુદા મોડેલો છે જે આનું બીજું વર્ગીકરણ છે પરંતુ તે પહેલાં હું તમને કંઈક ખૂબ જ રસપ્રદ બતાવવા માંગતો હતો તેથી ચાલો હું તમને એમેઝોન ક્લાઉડનું ઉદાહરણ બતાવીશ તેથી અહીં તમે જોઈ શકો છો કે આ ફક્ત આ ક્લાઉડનું એક ઉદાહરણ છે કે જેની નોંધણી કરી છે અને હું હમણાં જ તમને બતાવવા માંગું છું કે તે કેવુ દેખાય છે તેનું એક ઉદાહરણ તેથી આ સીપીયુ મેમરી ઇથરનેટ અને તેનાથી વધુ એકમો છે કે જેની આપણે નોંધણી કરી છે અને આ મૂળભૂત રીતે હાર્ડ ડિસ્ક સ્ટોરેજ સ્પેસ પણ બતાવે છે જેથી તમે પાછા જાઓ અને આગળ વગેરે જેથી તે આપણા પોતાના પીસી જેવું લાગે છે તે ખૂબ જ સમાન છે પરંતુ યાદ રાખો કે આ આપણું પોતાનું પીસી નથી આ મૂળભૂત રીતે તે ક્લાઉડ એક્સેસ જેવું લાગે છે જે આપણી પાસે દૂરસ્થિત કોમ્પ્યુટેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેથી આ એક વસ્તુ છે અને તેથી હું તમને બીજી એક પણ બતાવવા માંગું છું જે મૂળભૂત તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે તમે જોઈ શકો છો તેમ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ છે તેથી જો તમે અહીં જોશો તો આ એકંદરે પ્લેટફોર્મ છે જેની આપણે નોંધણી પણ કરી છે આ મૂળરૂપે પ્લેટફોર્મ એઝ એ સર્વિસ વિંડોઝ પ્લેટફોર્મ જેમ તમે જોઈ શકો છો એવી આ વસ્તુ છે હું તમને બીજું કંઈક બતાવી શકું છું હું તમને સોફ્ટવેર ક્લાઉડ બતાવીશ સોફ્ટવેર ક્લાઉડનું બીજું ઉદાહરણ મૂળભૂત રીતે આ ઓફિસ 365 છે આ મૂળભૂત રીતે ઓફિસ પ્રોડક્ટ ઓનલાઇન ઓફિસ 365નું ઉદાહરણ છે આ તમારા સોફ્ટવેર એઝ એ સર્વિસનું ઉદાહરણ છે તેવી કે રીતે ત્યાં ઘણાં બધાં અન્ય સોફ્ટવેરનાં સર્વિસ મોડેલ્સ છે જે જુદા જુદા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે તેથી હવે હું એક સેકંડ પાછું જઉ અને જેની પહેલાં ચર્ચા કરેલ છે તેથી આપણે આ વિવિધ પ્રકારનાં ક્લાઉડ જેવા કે એમેઝોન ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ ઉદાહરણ છે મેં આ પહેલાં પણ કહ્યું હતું કે તમારી પાસે આ ઓફિસ 365 જેવા સોફ્ટવેર ક્લાઉડ છે ત્યાં જ કલાઉડનું બીજું વર્ગીકરણ છે જેથી ક્લાઉડ એક એવા મોડેલ પર આધારીત છે કે શું તે સોફ્ટવેર એઝ એ સર્વિસ છે પ્લેટફોર્મ એઝ એ સર્વિસ છે કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ છે ડિપ્લોયમેન્ટ મોડેલના આધારે બીજું વર્ગીકરણ છે બરાબર તેથી ડિપ્લોયમેન્ટ મોડેલને આધારે ક્લાઉડને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે એક છે પબ્લિક ક્લાઉડ પ્રાઇવેટ ક્લાઉડ અને હાઈબ્રીડ ક્લાઉડ તેથી પબ્લિક ક્લાઉડ કોઈપણ વ્યક્તિ અથવા ઉદ્યોગના ઉપયોગ માટે છે જ્યારે પ્રાઇવેટ ક્લાઉડ કોઈ એક સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આઈઆઈટી ખડગપુર પાસે પણ તેનો પોતાનો પ્રાઇવેટ ક્લાઉડ છે અને હાઈબ્રીડ ક્લાઉડ મૂળભૂત રીતે પબ્લિક ક્લાઉડઅને પ્રાઇવેટ ક્લાઉડ બંનેનું સંયોજન છે તેથી એ એક ક્લાઉડ છે જે બે અથવા વધુ અનન્ય ક્લાઉડ સેટઅપ પ્રોવાઇડર દ્વારા સેટ થયેલ છે તેથી બંને પબ્લિક અને પ્રાઇવેટમા ફાયદા છે હાઈબ્રીડમા મૂળભૂત રીતે પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડ બંનેના ફાયદા છે તેથી આઇઆઇઓટીના ક્લાઉડ કમ્પ્યુટિંગમાં અંતિમ વપરાશકર્તાઓ ખૂબ મહત્વપૂર્ણ છે જેથી ઉદ્યોગોના અંતિમ વપરાશકર્તાઓ ક્લાઉડ સર્વિસ એક્સેસ કરવા માગે છે પછી ભલે તે સોફ્ટવેર એઝ એ સર્વિસ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ કેમ ન હોય ઔદ્યોગિક અંતિમ વપરાશકર્તાઓને ક્લાઉડ સર્વિસ એક્સેસ કરવાની જરૂર હોય અને આ સર્વિસીસ એક પેઢી થી બીજી પેઢી જુદી જુદી હોય છે અને તે તેમના ઉત્પાદનો અને સર્વિસીસ પર આધારિત હોય છે તેથી આઇઆઇઓટી માટે વપરાયેલા ડોમેન્સ ઘણા વિવિધ ક્ષેત્રોમાં આવેલા છે જેમ કે હેલ્થકેર ટ્રાન્સપોર્ટેશન મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ્સ રિફાઈનરીઓ માઇનિંગ મરીન અને ઘણા વધુ તેથી આ ક્લાઉડ આધારિત IIoT આર્કિટેક્ચર છે જે તમે અહીં જોઈ શકો તેથી ખૂબ જ તળિયે આપણી પાસે આ જુદા જુદા સેન્સર્સ અને જુદા જુદા ઉપકરણો છે પછી ત્યાં એક ગેટવે સ્તર છે જેમાં વિવિધ એજ ઉપકરણો અને તેનાથી વધુ છે અને પછી તમારી પાસે ડેટા એક્વિઝિશન સ્તર છે જે ક્લાઉડ પર છે અને ક્લાઉડ પર વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો દોડી રહી છે તેથી આ ક્લાઉડ સાથે આઇઆઇઓટીનું સંયોજન છે અને જેથી આપણી પાસે ક્લાઉડ આઇઆઇઓટી આર્કિટેક્ચર છે અને આવશ્યકપણે ક્લાઉડના ઉપયોગની ઔદ્યોગિક સેટિંગ્સ માટે આ તે છે જે મોટા ભાગે બનવાનું છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગએ આઇઆઇઓટી ઔદ્યોગિક બિગ ડેટા સ્ટોરેજમાં જે તે પ્રદાન કરવા જઈ રહ્યું છે તે એ છે કે ડેટા વિશ્લેષણો માટે ભારેભરખમ એલ્ગોરિધમ્સ ચલાવી શકાય છે ઘટનાઓ પહેલાં નિષ્ફળતાઓની આગાહી વધુ કાર્યક્ષમ રીતે કરી શકાય છે ક્લાઉડની સહાયથી ઉપકરણની જોગવાઈ અને ગોઠવણી દૂરથી થઈ શકે છે વાસ્તવિક સમયમાં સાધનની દેખરેખ થઈ શકે છે ડેટા ગોપનીયતા અને સલામતી એકસેસની સહાય ક્લાઉડ પ્રદાન કરી શકે છે તેથી ઉપભોક્તા વિરુદ્ધ ઔદ્યોગિક આઇઓટી ક્લાઉડ પ્લેટફોર્મ ઉપભોક્તા આઇઓટી ક્લાઉડ પ્લેટફોર્મમાં અંતિમ વપરાશકારો માટે ખૂબ જ વિશિષ્ટ એપ્લિકેશનો છે તેમની પાસે સલામતીનું સાધારણ સ્તર છે અને તે ખૂબ જ કિંમતી સંવેદનશીલ છે ઔદ્યોગિક આઇઓટી ક્લાઉડ પ્લેટફોર્મ મોટા પ્રમાણમાં ડેટા પોઇન્ટ્સને પ્લગીંગ માટે સક્ષમ કરે છે સર્વિસની ગુણવત્તાને સમર્થન આપે છે જે ઉદ્યોગ સ્કેલસ્કેલ એપ્લિકેશનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ઉપભોક્તા આઇઓટી ક્લાઉડની તુલનામાં વધુ મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે અને અહીં ઔદ્યોગિક આઇઓટી ક્લાઉડ પ્લેટફોર્મમા આરઓઆઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે ગ્રાહક આઇઓટી ક્લાઉડની તુલનામાં તેથી આ જુદા જુદા ઔદ્યોગિક ક્લાઉડ પ્લેટફોર્મ પ્રોવાઇડર છે તેથી હું તેમાંના કોઈપણની વિગતોમાં નથી જઈ રહ્યો પરંતુ તેથી આ કેટલાક ઉદાહરણોમાંથી છે થિંગવૉર્ક્સ એ એક છે ત્યાં ક્યુમ્યુલોસિટી અપટેક સી3 આઇઓટી મેશિફાઇ અને ઘણાં જુદા જુદા અન્ય પ્રોવાઇડરો છે ઔદ્યોગિક કક્ષાના ક્લાઉડ પ્લેટફોર્મ પ્રોવાઇડરો અને તેમના નામ અહીં આપવામાં આવ્યા છે તેથી તેમાંના ઘણા તમે જોઈ શકો છો કે આઇઓટી માટે છે તેનો અર્થ એ કે તેમની પાસે આઈઓટી સક્ષમતા છે જેથી આ મૂળભૂત રીતે આઇઓટી ક્લાઉડ પ્રોવાઇડરો છે તેથી ઔદ્યોગિક ક્લાઉડ પ્લેટફોર્મ પ્રોવાઇડરો જેથી વિવિધ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા જેવી કે પ્રિડિક્સ જીઈ તરફથી સિમેન્સથી માઇન્ડસ્ફિયર હનીવેલ ક્લાઉડ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ પેઢીઓ જેવી કે સી3આઇઓટી અપટેક મેશિફાઇ જેવા વિવિધ અન્ય ઉદાહરણો છે પ્રિડિક્સ એ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ ક્લાઉડ છે જેનો ઉપયોગ ટ્રેકિંગ મેનેજમેન્ટ અને મૂડીના વૃદ્ધિ માટે કરી શકાય છે પ્રિડિક્સ મૂળભૂત રીતે સિસ્ટમ પેટાસભાઓ અને તેના ઘટકોને વ્યાખ્યાયિત કરે છે અને પ્રિડિક્સ મૂળભૂત રીતે ડિજિટલ ટવિન માટે સપોર્ટ ધરાવે છે જે મોટાભાગના ઔદ્યોગિક ઉત્પાદન સેટિંગ્સ માટે ખૂબ જ જરૂરી છે તેથી ડિજિટલ ટવિન તકનીક શીખવાની અંદાજ ઓપ્ટિમાઇઝેશન અને વિવિધ સંપત્તિના પ્રતિનિધિત્વ માટે છે તેથી પ્રિડિક્સ પાસે મૂળભૂત રીતે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રો માટેની ઘણી જરૂરિયાતો માટે ઘણા સપોર્ટ છે તેથી આ આ રીતે પ્રિડિક્સ પ્લેટફોર્મ ખૂબ તળિયે હોય તેવું લાગે છે કારણ કે તમે જોઈ શકો છો કે આપણી પાસે ઔદ્યોગિક એપ્લિકેશનો છે મધ્યમાં આપણી પાસે એનાલિટિક્સ અને મશીન લર્નિંગ ઔદ્યોગિક ડેટા ફેબ્રિક ડિસ્ટ્રિબ્યુટેડ ઇન્ટેલિજન્સ અને ડેવલપમેન્ટ એન્વાર્યમેન્ટ જેવા વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે ટોચનો સ્તરમાં આઇટી અને ઓટી છે ઓટી એટલે ઓપરેશનલ ઇન્ટેલિજન્સ છે અને આઇટી એ માહિતી ટેકનોલોજી છે તેથી માહિતી તકનીકી અને ઓપરેશનલ ટેકનોલોજી તેથી તમારી પાસે ઓટી સિસ્ટમ્સ એન્ટરપ્રાઇઝ ડેટા એસેટ ડેટા અને એક્સટર્નલ ડેટા જેવા વિવિધ ઘટકો છે તેથી તે આગાહી કરે છે કે પ્લેટફોર્મ સ્ટ્રક્ચરલ કેવું દેખાય છે માઇન્ડસ્ફિયર એ આઈઓટી માટેનું બીજું ક્લાઉડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ છે અને આ એક ઓપન પ્લેટફોર્મ એઝ એ સર્વિસ છે તે ઉપરાંત એડબ્લ્યૂએસ ક્લાઉડ છે તે આઈઓટી ડેટા સાથે લાવે છે કારખાનું ઉત્પાદન મશીનો સિસ્ટમો અને અન્ય વિવિધ ઔદ્યોગિક મશીનરી અને તેમાંથી એન્ટરપ્રાઇઝ લક્ષી ઉકેલ પ્રદાન કરે છે આ મૂળભૂત રીતે માઇન્ડસ્ફિયરના સમગ્ર લક્ષણો અને ફાયદા બતાવે છે ફાયદા એ છે કે માઇન્ડસ્ફિયર મૂળભૂત રીતે મોટુ સિસ્ટમ નેટવર્ક આપે છે ઇકોલોજીકલ ઔદ્યોગિક ઉકેલોને સમર્થન કરવા માટે પાસ ક્લાઉડ સર્વિસીસ આપે છે અને ત્યાં ઘણા બીજા અન્ય પણ છે સુવિધાઓની દ્રષ્ટિએ તેમાં સુરક્ષાનું સમર્થન છે સુરક્ષિત સર્વિસીસની પ્રાપ્તિ અને વિતરણ માટે સમર્થન વિશ્લેષણ અને સ્વચાલિત સંશોધનની કામગીરી અને બુદ્ધિ માટે વિવિધ એપીઆઇ આપે છે હનીવેલ પાસે કામગીરીમાં ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયાઓની ઉડાણપૂર્વકની સમજ ડ્રાઇવિંગ એજન્ટો અને ડિઝાઇન કુશળતા માટે પોતાની ક્લાઉડ સર્વિસની જોગવાઈ પણ છે આ હનીવેલ ક્લાઉડ સર્વિસનો ઉપયોગ ખાસ કરીને તેલ અને ગેસના જુદા જુદા ઉદ્યોગો માટે છે હનીવેલ ક્લાઉડ સર્વિસ એ સુરક્ષિત સ્કેલેબલ અને સ્ટાન્ડર્ડ પર આધારિત પ્લેટફોર્મ છે તે સાસ બિઝનેસ મોડલ્સને પણ સમર્થન કરે છે તેથી આ હનીવેલ ક્લાઉડ સર્વિસછે અને તમે તેવી વિવિધ વસ્તુઓ જેવી કે ડેટા વિશ્લેષણો ઓનસાઇટ નિયંત્રણ અને સંચાલન ઉપકરણો અને સંપત્તિનું જોડાળ દુનિયા સાથે કરી શકાય છે તેનો અર્થ એ કે આઇઓટીનું મૂળભૂત રીતે સક્ષમીકરણ અને સ્માર્ટ અને દુનિયા સુરક્ષિત જોડાણ કરે છે જે હનીવેલ ક્લાઉડના વિવિધ લક્ષણો છે તેથી આની સાથે આપણે અંત લાવીએ છીએ અને આ આપણી પાસે આવરી લેવામાં આવેલા કેટલીક વસ્તુઓની વિવિધ સંદર્ભોની સૂચિ છે આઈઆઈઓટી ક્લાઉડના કેટલાક વિવિધ ઉદ્યોગ સ્તરના ઉકેલો વિશે વાત કરી છે અને આપણે એ પણ જોયું છે કે ઉદ્યોગો ની વિશિષ્ટ આવશ્યકતાઓ અલગ છે તેથી આઈઆઈઓટી ક્લાઉડને બદલે આઈઓટી ક્લાઉડ વધુ રસપ્રદ છે અને બજારમાં પહેલાથી જ વિવિધ ઉકેલો છે જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો દ્વારા થાય છે અને જેમણે આઇઆઈઓટીને ટેકો આપવા માટેની આવશ્યકતા છે આઇઓટી અને તેમની ગોઢવણ તેથી આ બધા આ વિવિધ સંદર્ભો માટે તમારો આભાર છે આ સાથે આપણે અહીં અંત લાવીએ છીએ ખુબ ખુબ આભાર